આપણે પ્લાનિંગ વિશે જોઈ રહ્યા છીએ છેલ્લા વર્ગમાં આપણે બે અભિગમો જોયા ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ અને બીજું બેકવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ હતું ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ અથવા ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ તે સ્ટાર્ટ સ્ટેટ થી શરૂ થાય છે અને જ્યાં સુધી તે ગોલ સ્ટેટ સુધી પહોંચે નહીં ત્યાં સુધી એક્શન્સ ને આગળની દિશામાં અપ્લાય કરે છે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ એક્શનને બેકવર્ડ દિશામાં અપ્લાય કરે છે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ આગળની દિશામાં પ્લાન બનાવે છે અને બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ એ બેકવર્ડ દિશામાં પ્લાન બનાવે છે તે અર્થમાં એક્શન્સ શોધવાની અને પ્લાન બનાવવાની પ્રક્રિયા એકદમ નજીકથી જોડાયેલી હોય છે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચમાં આપણે પહેલી એક્શન શોધવાનું શરૂ કરીએ છીએ ધારો કે આ આપણા પ્લાનની પહેલી એક્શન છે આ રીતે આપણે આગળની દિશામાં પ્લાન બનાવીએ છીએ બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચમાં તે જ રીતે આપણે છેલ્લી એક્શન તરફ ધ્યાન આપવાનું શરૂ કરીએ છીએ છેલ્લી એક્શન શોધી રહ્યા છીએ અને તે પછી પ્લાનને બેકવર્ડ રીતે પણ બનાવી શકો છો તે મારા પ્લાનની છેલ્લી એક્શન હશે હવે જો તમને યાદ હોય તો અહીં રિલેવન્ટ એક્શન્સ ની કલ્પના હતી અને જો a ની ઈફેક્ટ્સ તેમજ ગોલ નું ઈન્ટરસેક્શન ખાલી ન હોય અને જો તેની કોઈ નકારાત્મક અસરો ન હોય તો એક્શનને રિલેવન્ટ કહેવામાં આવે છે આપણી પાસે રિલેવન્ટ એક્શનની કલ્પના હતી અને આપણી પાસે રીગ્રેશન ની કલ્પના છે આપણે સબ ગોલ મેળવીશું ggeffectspreconditions કારણ કે આપણે અપેક્ષા રાખીએ કે એક્શન્સ ની ઈફેક્ટ્સ હશે તે જ રીતે આપણી પાસે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ માટે હતું એક્શનની એપ્લિકેબીલીટી ની કલ્પના અને પ્રોગ્રેસ ની કલ્પના એક સ્ટેટ બીજા સ્ટેટ પર પ્રોગ્રેસ કરી શકે છે મૂળભૂત રીતે રીગ્રેસન પ્રોગ્રેસ અને એપ્લિકેબીલીટી ની કલ્પના અને રિલેવન્સ નો ઉપયોગ એક્શન્સની શોધ માં અને તે જ સમયે પ્લાન બનાવવો આ બંને માટે કરવામાં આવ્યો હતો પ્લાન બનાવવાની પ્રક્રિયા એ છે કે તમે એક સ્ટેટ થી બીજા સ્ટેટમાં જાઓ અને પછી એપ્લિકેબલ એક્શન માટે જુઓ તે પછી આગલા સ્ટેટમાં સ્થાનાંતરિત કરો અને એપ્લિકેબલ એક્શન માટે જુઓ આગામી સ્ટેટમાં સ્થાનાંતરિત કરો અહીં તમે રિલેવન્ટ એક્શન ને જોઈ રહ્યા છો તમે ગોલ પર નજર કરો રિલેવન્ટ એક્શન શોધો ગોલ g' પર જાઓ અને તે ક્ષણે નવી એક્શન શોધવાનો પ્રયાસ કરો પછી આપણે જે નિરીક્ષણ કર્યું હતું તે એક યોગ્ય પ્રોસેસ હતી જ્યારે તમે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં પ્રગતિ કરો છો ત્યારે તમને લીગલ સ્ટેટ મળે છે આ યોગ્ય હતું પરંતુ આ યોગ્ય નહોતું આપણે જોયું હતું કે તમે પ્રેડિકેટસ ના એવા સેટ પર રીગ્રેશન કરી શકો છો જે સ્ટેટનો ભાગ ન હોઇ શકે ઉદાહરણ તરીકે Holding અને Holding તે એક જ સ્ટેટમાં એક સમય પર શક્ય નથી કારણ કે અહીં વન આર્મ રોબોટ છે રીગ્રેશન ની આ પ્રોસેસ યોગ્ય ન હતી તે સ્ટેટના સેટ ની અંદર ન હતી તમે સંભવિત સ્ટેટથી પ્રારંભ કરી શકો છો અને તમે કંઈક એવું પ્રાપ્ત કરી શકો છો જે એક સ્ટેટ નથી જ્યારે આ યોગ્ય હતું અને તમને આગળ હંમેશાં સ્ટેટ જ મળશે તેથી જ જ્યારે આપણે બેકવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાન ની વાત કરી ત્યારે આપણે કહ્યું કે તમને એક્શન્સનો ક્રમ મળ્યા પછી તેને સ્વીકારતા પહેલા તપાસ કરો કે તે કોઈ માન્ય પ્લાન છે કે નહીં આ ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાન નો એક હકારાત્મક મુદ્દો છે અને આ બેકવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાન નો નકારાત્મક મુદ્દો છે બીજી બાજુ ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાન માં આપણી પાસે મોટા બ્રાંન્ચિંગ ફેક્ટર છે આપણી પાસે સ્ટેટનું સંપૂર્ણ વર્ણન હતું તેમાં સેંકડો તથ્યો હોઈ શકે છે સેંકડો એપ્લિકેબલ એક્શન્સ હોઈ શકે છે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનિંગ આ બધી એક્શન્સને ધ્યાનમાં લેશે અને તેમાંની એક પસંદ કરશે બેકવર્ડ સર્ચમાં બ્રાંન્ચિંગ ઓછું હતું અને તેનું કારણ એ હતું કે આપણે ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા આપણે ગોલ તેમજ પ્રેડિકેટ્સ મેળવવા માટે શું કરવાની જરૂર છે તે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ માટેનો આ એક પ્લસ પોઇન્ટ હતો આજે આપણે એક એલ્ગોરિધમ જોવા જઈ રહ્યા છીએ જે આ બંને સુવિધાઓને જોડે છે તો આનો અર્થ શું છે આપણે એક અલ્ગોરિધમ જોવા જઈ રહ્યા છીએ જે ગોલના દ્રષ્ટિકોણથી એક્શન્સની વિચારણા કરશે પરંતુ તે સ્ટાર્ટ સ્ટેટથી ગોલ સ્ટેટ સુધીના પ્લાન્સ નું નિર્માણ કરશે જેનો અર્થ એ છે કે આપણે ગોલના દ્રષ્ટિકોણથી સર્ચ ના કારણે નીચા બ્રાંન્ચિંગ ફેક્ટર અને ફોરવર્ડ રીતે યોગ્ય પ્લાન બનાવવા નો લાભ મેળવીશું તમારે આ વિશે થોડુંક વિચારવું જોઈએ કે પ્રોગ્રેસ એક્શન યોગ્ય કેમ છે અને રીગ્રેસ એક્શન યોગ્ય કેમ નથી એક્શન્સ એ અર્થમાં સપ્રમાણ નથી તમે બંને રીતે સાબિત કરી શકતા નથી આ એક માર્ગી દિશા જેવું છે જે કહે છે કે આ એક પ્રિકન્ડિશન છે અને આ એક પોસ્ટ કન્ડિશન છે તમે ફક્ત પ્રિકન્ડિશન્સ જોઈને અને પોસ્ટ કન્ડિશન્સ બનાવીને પ્લાન બનાવી શકો છો આપણે આજે જે અલ્ગોરિધમ જોવા જઈ રહ્યા છીએ તેને ગોલ સ્ટેક પ્લાનિંગ કહે છે તે ખરેખર પ્રારંભિક પ્લાનિંગ અલ્ગોરિધમ્સ માં ની એક છે તે STRIPS પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતી હતી જેનો ઉપયોગ સ્ટેન્ફોર્ડમાં રોબોટને નિયંત્રિત કરવા માટે થયો હતો તેના વિશે આપણે વાત કરી હતી ગોલ સ્ટેક પ્લાનિંગનો સામાન્ય વિચાર નીચે મુજબ છે હું પ્લાનર નું ઉચ્ચ સ્તર પર વર્ણન કરીશ અને તે પછી આપણે થોડું વધુ વિગતવાર એક ઉદાહરણ જોશું નામ સૂચવે છે તેમ આ તર્ક કરવા માટે સ્ટેક નો ઉપયોગ કરે છે ચાલો આપણે એક ઉદાહરણ પર પણ વિચાર કરીએ આ એક ઉદાહરણ છે ફરીથી આપણે પાસે બ્લોક્સ વર્લ્ડ ડોમેન નો ઉપયોગ કરીશું કારણ કે આપણે તેનાથી પરિચિત છીએ પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઇએ કે આ સામાન્ય ડોમેન ઈંડિપેંડેન્ટ અલ્ગોરિધમ્સ છે આ એક સ્ટાર્ટ સ્ટેટ છે અને હું કંઈપણ અસંબંધિત વસ્તુ નથી લઈ રહ્યો તમે કલ્પના કરી શકો છો કે ત્યાં 50 બ્લોક્સ છે જે મેં અહીં બનાવ્યા નથી જે આપણા પ્લાન માટે જરૂરી નથી આપણે આજે ફક્ત પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ ધારો કે આ ગોલ સ્ટેટ છે તમારે B પર A જોઈએ છે અને તમારે D પર B જોઈએ છે બીજું શું ટ્રુ છે તે આપણા માટે આવશ્યક નથી gOnABOnBD જ્યાં સુધી આ બંને પ્રેડિકેટ્સ સ્ટેટ ડિસ્ક્રિપ્શન માં છે ત્યાં સુધી હું કહીશ કે તે એક ગોલ સ્ટેટ છે જેનો અર્થ છે જ્યાં સુધી A B પર છે અને B D પર છે તે જે પણ સ્ટેટ છે તે ગોલ સ્ટેટ છે તમે આને સ્ટેટ ના સેટ તરીકે વિચારી શકો છો જેમાં આ ભાગ સામાન્ય છે બાકીની દરેક વસ્તુ કોઈ પણ રીતે હોઈ શકે છે આ એક સેટ છે OnAB OnBD જે અલ્ગોરિધમ ને આપણે જોઈ રહ્યા છીએ તે નીચે મુજબ કરશે તમે જે ગોલ્સ પ્રાપ્ત કરવા માંગો છો આ અલ્ગોરિધમ તેમને સ્ટેક પર પુશ કરે છે તેથી સ્ટેક ના ટોપ પર હંમેશાં તે ગોલ છે જે તમે પ્રાપ્ત કરવા માંગો છો અહીં ગોલ્સ નો અર્થ ગોલ ના પ્રેડિકેટસ છે ચાલો હું અહીં અલ્ગોરિધમ લખું ગોલ સ્ટેક પ્લાનિંગ ગોલને સ્ટેક પર પુશ કરો પછી તમે સ્ટેકને પોપ કરો હવે વિવિધ વસ્તુઓ સ્ટેકમાંથી બહાર આવી શકે છે જો તે પ્રેડિકેટ છે હું અહીં ખૂબ જ છૂટક ભાષા નો ઉપયોગ કરીશ જ્યારે હું કહું છું પ્રેડિકેટ તો મારો અર્થ એક સ્ટેટમેન્ટ ની જેમ છે OnAB અથવા OnBC અથવા Holding અથવા આવી કેટલીક વસ્તુઓ તે પછી ત્યાં બે શક્યતાઓ છે જો તે ટ્રુ હોય જેનો અર્થ થાય છે તે પહેલા થી જ થયેલું છે તો પછી આપણે કંઈ પણ કરવાની જરૂર નથી જો તે ટ્રુ નથી તો સ્ટેક પર એક્શન પુશ કરો અલ્ગોરિધમ આ એક મૂળ પ્રોસેસ ને અનુસરે છે તમે ગોલ પ્રેડિકેટસ ને સ્ટેક પર પુશ કરો છો આપણા ઉદાહરણમાં આપણે આ બે વસ્તુઓને સ્ટેક પર પુશ કરીએ છીએ પછી તમે પોપ કરો તે પુશ અને પોપ વચ્ચે જ રહે છે તમે સ્ટેક પોપ કરો જો કોઈ પ્રેડિકેટ બહાર આવે છે તો તમે તપાસો કે આ પ્રેડિકેટ ટ્રુ છે કે નહીં જો તે ટ્રુ છે તો તમારે કંઇ કરવાનું રહેશે નહીં જો તે ટ્રુ નથી તો તમે સ્ટેક પર એક એક્શનને પુશ કરો છો કઈ એક્શન રિલેવન્ટ એક્શન અહીં રિલેવન્ટ એક્શનની કલ્પનાને વ્યાખ્યાયિત કરી છે જો તે કોઈ પ્રેડિકેટ નથી તો તે કોઈ એક્શન હશે ડોમેનમાં ફક્ત બે પ્રકારનાં ઓબ્જેક્ટ્સ છે પ્રેડિકેટ્સ અને એક્શન્સ હું એક વાત ભૂલી ગયો તમે સ્ટેક પર એક્શનને પુશ કરો અને પછી પ્રિકન્ડિશન્સ ને પુશ કરો તો ચાલો કહીએ કે આ એક્શન a છે તમે પહેલા એક્શનને પુશ કરો તે પછી તમે એક્શનની પ્રિકન્ડિશન્સ ને પુશ કરો છો અને તે પછી તમે સ્ટેક ટોપ પર જોશો અને એક્શન્સની પ્રિકન્ડિશન્સ હશે જો પ્રિકન્ડિશન્સ ટ્રુ છે તો તમે કાંઈ નહીં કરો તમે તેમને દૂર કરો આખરે જો એક્શન ટોપ પર આવે છે તો તમે કહો હા મને એક એક્શન મળી છે ત્યાં એક વધારાનું પગલું છે એક્શન a ની પ્રિકન્ડિશન્સ ના દરેક પ્રેડિકેટને સ્ટેક પર પુશ કરો આ ભાગ તે if કન્ડિશન માટે છે પછી આ if કન્ડિશન નો આ else ભાગ છે આપણે પોપ પહેલાથી જ કરી લીધું છે અહીં પ્લાનમાં એક્શન ઉમેરો તેનો અર્થ છે a જ્યાં ડોટ ઓપરેટર એક કોન્કેટિનેટ ઓપરેટર છે જે કહે છે કે તમે પ્લાન ના અંતમાં એક્શન ઉમેરો તમને આગળની એક્શન મળી આ ભાગ જેની તમે વાત કરી રહ્યાં છો તે આગળની દિશામાં પ્લાન બનાવે છે આ ઓપરેટર દ્વારા તેની કાળજી લેવામાં આવે છે નવો પ્લાન એટલે જુના પ્લાન ના અંતે એક એક્શન શરૂઆતમાં અલબત્ત જૂનો પ્લાન ખાલી હશે આ ક્ષણે તમને પ્લાન ની પહેલી એક્શન મળશે અને પછી તમને તે પછીની એક્શન મળશે અને તેથી આગળ ગોલ સ્ટેક પ્લાનિંગ માટે આ હાઈ લેવલ એલ્ગોરિધમ છે ચાલો જોઈએ કે તે ખરેખર કેવી રીતે કાર્ય કરે છે આપણે આ પ્રકારની નાની સમસ્યા માટે સિમ્યુલેશન કરવાનો પ્રયાસ કરીશું ગોલ સ્ટેક પ્લાનિંગ શું કરે છે સિમ્યુલેશન કરતા પહેલાં ચાલો આપણે નિરીક્ષણ કરીએ કે આ ખરેખર શું કરી રહ્યું છે તે ગોલ્સનો સેટ લઈ રહ્યો છે પ્રિકન્ડિશન્સ દરેક એક્શનમાં થોડીક પ્રિકન્ડિશન્સ હોય છે તે ગોલ્સનો સેટ છે અથવા સબ ગોલનો સેટ છે તેને સ્ટેક પર પુશ કરશો તે પછી તે પ્રિકન્ડિશન્સ ના દરેક પ્રેડિકેટ ને સ્ટેક પર પુશ કરે છે આપણે અહીં પણ તે જ કરવું જોઈએ એક ઉદાહરણમાં આપણે આ પગલાની ઉપયોગિતા જોશું પરંતુ અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે તે ગોલ્સનો સેટ છે અથવા સબ ગોલ્સનો સેટ છે આપણે ગોલ અને સબ ગોલ શબ્દ નો ઉપયોગ એકબીજા માટે કરીશું પ્રારંભિક ગોલ તે એકમાત્ર અંતિમ ગોલ છે બાકીની દરેક વસ્તુ એક સબ ગોલ છે પરંતુ આપણે તેના માટે પણ ગોલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણી પાસે ગોલનો સેટ છે ઉદાહરણ તરીકે એક્શનની પ્રિકન્ડિશન્સ માં આપણે તેમને એક પછી એક સ્ટેકમાં મૂકીએ છીએ જેનો અર્થ છે કે આપણે ગોલ્સ સબ ગોલ્સને સિરીઅલાઈઝ કરીએ છીએ સબ ગોલને સિરીઅલાઈઝ કરવું એટલે આપણે પહેલા એક સબ ગોલ પ્રાપ્ત કરીશું તે પછી આપણે આગળ નો સબ ગોલ પ્રાપ્ત કરીશું તે પછી આપણે આગામી સબ ગોલ પ્રાપ્ત કરીશું વગેરે આપણી પાસે અમુક અર્થમાં જો તમે AO અલ્ગોરિધમ AO Algorithm એ જે કર્યું તેના પર નજર નાખો તો તે પણ એક ગોલને સબ ગોલ્સમાં વહેંચે છે અને તે દરેકને સ્વતંત્ર રીતે હલ કરે છે પરંતુ તે એક ક્રમ પણ લાદી રહ્યો છે તમે તેમને આ ક્રમ પ્રમાણે જ હલ કરશો તેથી જ આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે સબ ગોલ્સને સિરીઅલાઈઝ કરે છે આપણા પ્રારંભિક સબ ગોલ્સ onAB અને onBD છે હું અહીં ટૂંક માં લખીશ કૌંસનો ઉપયોગ કરીશ નહીં હું સ્ટેક ને નીચે તરફ બનાવીશ અને હું આશા રાખું છું કે તમને તે વિચારની ટેવ પડી જશે જ્યારે આપણે સ્ટેકને પોપ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત એક લીટી મૂકીશું એમ કહીને તે તત્વ પોપ થઈ ગયું છે તમારે આ સ્ટેક માટે નીચે તરફ જવા માટે કલ્પના કરવી જોઇએ ચાલો આપણે આને આ ક્રમમાં મુકીએ છીએ ધારો કે તમે onAB અને onBD પ્રાપ્ત કરો છો આ મારા સ્ટેક નો નીચે નો ભાગ છે અને સ્ટેક આ રીતે આગળ જાય છે મેં પહેલા ગોલને પુશ કર્યા જે આ બે તત્વો મારા સ્ટેક પર છે અને પછી મેં દરેક પ્રેડિકેટને અમુક ક્રમમાં પુશ કર્યા આપણે કયા ક્રમમાં પુશ કર્યા તેની ચર્ચા અત્યારે નથી કરતા અમુક ક્રમમાં તેમને આ સ્ટેકમાં પુશ કરો અહીં તમે હ્યુરિસ્ટિકસ વિશે વિચારવાનો પ્રયાસ કરી શકો છો વસ્તુઓ પુશ કરવાનો સારો ઓર્ડર શું છે આ આપણને આપેલ એક ગોલ છે હું ફરીથી ભાર મૂકવા માંગુ છું કે એક્શન્સની વિચારણા બેકવર્ડ રીતે કરવામાં આવે છે આપણે હવે ફક્ત તે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કઈ એક્શન્સ આ ગોલ્સને પ્રાપ્ત કરશે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ પણ કંઈક આવું જ કરે છે પરંતુ અહીં એક તફાવત છે ઉદાહરણ તરીકે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ પ્રમાણે જો તમે onAB પર નજર નાખો તો તે કહેશે કે છેલ્લી એક્શન stackAB હોવી જોઇએ તે બેકવર્ડ રીતે પ્લાન બનાવવાનું શરૂ કરે છે આપણે અહીં એવું નહીં કરીએ આપણે થોડી વધુ રાહ જોશું ત્યાં સુધી કે આપણને ખાતરી ન થાય કે જ્યારે પણ આપણે કોઈ પ્લાનમાં એક્શન ઉમેરીશું તેની પ્રિકન્ડિશન્સ સાચી છે બેકવર્ડ સ્ટેટ સ્પેસનું આયોજન પ્રિકન્ડિશન્સ ને જોતું નથી તે ફક્ત એક્શનની સુસંગતતા જુએ છે તે કહે છે કે જો કોઈ એક્શન સંબંધિત છે તો તે છેલ્લી એક્શન હોઈ શકે છે અને આપણે જોયું કે આ મુશ્કેલીમાં પરિણમે છે અને પ્લાન બનાવવાની આ પ્રોસેસ યોગ્ય નથી આપણી પાસે હવે onAB છે અને આપણે પોપ પર જઈએ છીએ આપણે આને પોપ કરીએ છીએ પછી આપણી પાસે આ કંડિશન છે તે એક પ્રેડિકેટ છે અને તે પણ આપેલ સ્ટેટમાં ટ્રુ છે આપેલ સ્થિતિમાં તમે મૂલ્ય જોશો તે ટ્રુ છે તેથી તમે કંઈપણ કરતા નથી પછી તમે આગળની વસ્તુ પોપ કરો onBD યાદ રાખો આ પહેલા પોપ થયું હતું અને હવે આપણે onBD વિષે વાત કરી રહ્યા છીએ તો ચાલો સૂચિત કરવા માટે એક એર્રો નો ઉપયોગ કરીએ કે આપણે આનો વિચાર કરી રહ્યા છીએ onBD આ સ્ટેટમાં ટ્રુ નથી અને તેથી હું એક એક્શન પુશ કરું છું જે આને ટ્રુ બનાવશે onBD ને આ સ્ટેટમાં ટ્રુ બનાવવા માટે એક્શન છે stackBD ચાલો આપણે આ એર્રો નો ઉપયોગ એ હકીકતને દર્શાવવા માટે કરીએ કે આપણે કોઈ એક્શનને પુશ કરી રહ્યા છીએ આપણે પહેલા એક્શન અને પછી તેની પ્રિકન્ડિશન્સ ને પુશ કરીએ છીએ stackBD ની પ્રિકન્ડિશન્સ શું છે હું તમને ટૂંકા સ્વરૂપો આપીશ Holding માટે h Holding અને Clear તમને stack માટેની પ્રિકન્ડિશન યાદ છે Holding અને Clear હોવું આવશ્યક છે તે પછી મેં વ્યક્તિગત એક્શન્સને પુશ કરી છે જ્યારે આપણે આ ઉદાહરણ આપી રહ્યા છીએ ત્યારે આપણે એક સરળ હ્યુરિસ્ટિકનો ઉપયોગ કરીશું આપણે ધારીશું કે Holding એક્શન એ છેલ્લી એક્શન છે જે આપણે કરવા માંગીએ છીએ છેલ્લો ગોલ જે તમે પ્રાપ્ત કરવા માંગો છો યાદ રાખો આ બે ગોલ્સ છે ફક્ત યાદ કરવા માટે આ એક છે ચાલો હું અહીં કૌંસ મૂકીશ કે Holding તે ટ્રુ છે અને આપણે તપાસવા માંગીએ છીએ કે શું Clear ટ્રુ છે કે કેમ અને આપણે દરેક વ્યક્તિગત એક્શનને પુશ કરીશું જે પ્રેડિકેટ ને આપણે પ્રથમ પુશ કરીશું તેને આપણે છેલ્લે ચકાસીશું ચાલો આપણે આપણી વચ્ચે આ હ્યુરિસ્ટિક નો ઉપયોગ કરીએ વ્યવહારમાં અલબત્ત અલ્ગોરિધમ ને બૅક ટ્રેક કરીને અન્ય વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરવો પડશે આપણે Holding ને પછી ચકાસીશું તે પહેલા Clear વિશે ચિંતા કરીએ આ એક પુશ સ્પેસ છે પુશ સ્પેસમાં બધું પુશ થાય છે એક્શન તેની પ્રિકન્ડિશન્સ અને પ્રિકન્ડિશન્સ માં વ્યક્તિગત ગોલ્સ આપણે તેમને ગોલ્સ તરીકે સંદર્ભ આપીશું કારણ કે આ હવે એક ગોલ સ્ટેક છે હવે આપણે આ Clear ને પોપ કરીએ છીએ Clear તે ટ્રુ નથી પરંતુ આપણે એક એવી એક્શન પુશ કરવી જોઈએ જે Clear ને ટ્રુ બનાવશે આ એક પરિસ્થિતિ છે C D પર છે આપણે એક એક્શન UnstackCD નો ઉપયોગ કરી શકીએ છીએ અત્યાર સુધી આપણે બેકવર્ડ સર્ચ કરી રહ્યા હતા અને તે પછી UnstackCD ની પ્રિકન્ડિશન્સ જે છે onCD ટ્રુ હોવું જોઈએ અને ArmEmpty હોવું જોઈએ અને એક વધુ Clear પણ ટ્રુ હોવું જોઈએ પછી આને વ્યક્તિગત રૂપે અમુક ક્રમમાં લઈશું ચાલો હું છેલ્લા પ્રેડિકેટ તરીકે ArmEmpty પસંદ કરું સાહજિક રીતે હું અહીં વધારાના કામની માત્રાને ઘટાડવા માંગું છું પરંતુ આ હ્યુરિસ્ટિકસ પસંદ કરવાની બાબત છે આ રીતે અહીં બધું પુશ કરવામાં આવે છે મૂળભૂત રીતે આ એક ચક્ર છે મેં તેનો અહીં ઉલ્લેખ કર્યો નથી પરંતુ આ સમગ્ર બાબત અહીંના એક ચક્રમાં છે પછી તમે Clear પોપ કરો હવે Clear અહીં ટ્રુ છે તેથી આપણે કંઇ કરતા નથી onCD પણ ટ્રુ છે ArmEmpty પણ ટ્રુ છે અને તે ખાસ કિસ્સામાં આશ્ચર્યજનક નથી આ ત્રણે ટ્રુ થાય છે તેથી આપણે તેને સ્ટેકથી પોપ કરીએ છીએ અને હવે આગામી પોપ માં એક એક્શન બહાર આવે છે જે આ અલ્ગોરિધમનો છેલ્લો ભાગ છે તે કહે છે કે જો તે પ્રેડિકેટ ન હોય તો તે એક્શન હોવી જોઇએ અને એક્શન ને પ્લાન માં ઉમેરો આ આપણી પ્રથમ એક્શન બની જાય છે UnstackCD દુનિયા હવે બદલાઈ ગઈ છે આર્મ પાસે D છે જ્યારે પણ હું કોઈ પ્રેડિકેટને જોઉં છું મારે આ વિશ્વ તરફ જોવું જોઇએ હવે તમે જોશો કે જ્યારે હું એક્શન્સની વાત કરું છું ત્યારે હું આગળની દિશામાં જઈ રહ્યો છું આ આપેલ સ્ટાર્ટ સ્ટેટ હતું અને આ પહેલી એક્શન છે જે મારા પ્લાનનો એક ભાગ હશે પ્રથમ એક્શન D થી C ને અનસ્ટેક કરવાની હશે આપણે અહીં જે કરીએ છીએ તે બધું યોગ્ય રહેશે ખરેખર આપણે ગોલ નિર્દેશિત રીતે એક્શન્સ ધ્યાનમાં લઈએ છીએ આપણે onAB અને onBD ને ટ્રુ બનાવવા માટે જે જરૂરી છે તેનાથી પ્રારંભ કર્યો પછી આપણે onBD ને ટ્રુ બનાવવા માટે stackBD કરવું જોઇએ અને તે પછી આપણે શોધી કાઢ્યું કે stackBD માટે આપણે Clear ની જરૂર છે અને Clear માટે આપણે UnstackCD કરી શકીએ છીએ અહીં આપણે UnstackCD કરવામાં સક્ષમ છીએ અને આપણે તેને પ્રથમ એક્શન તરીકે મૂકી દીધું છે આ પ્લાનને સૂચવે છે તે હવે સ્ટેકથી દૂર થઈ ગયું છે પછી આગળની એક્શન Holding છે Holding આ વિશ્વમાં ટ્રુ નથી તમે C પકડી રહ્યા છો આપણે અહીં સ્ટેક ને આગળ વધારીશું જ્યારે હું Holding ને પોપ કરું છું ત્યારે મને એક્શન દાખલ કરવાની ફરજ પાડવામાં આવે છે મારી પાસે અહીં પસંદગી છે નોંધ લો કે Holding ને ટ્રુ બનાવવા માટે હું અનસ્ટેક B અથવા Pickup એક્શનનો ઉપયોગ કરી શકું છું આપણી પાસે અહીં કેટલીક નિર્ધારણા છે અથવા તમે સ્ટેટને જોશો અને નિર્ણય કરવાનો પ્રયાસ કરી શકો તે બે એક્શન્સમાંથી કઈ રિલેવન્ટ એક્શન છે તો આપણે માનીશું કે કોઈક રીતે આપણે Pickup એક્શન નો ઉપયોગ કરીશું સ્ટેક હવે આ રીતે ચાલે છે Pickup સાથે એક્શન્સ છે ArmEmpty OnTable અને Clear હું તેમને આ ક્રમમાં જ જોઉં છું ArmEmpty OnTable અને Clear મેં આ એક્શનને પુશ કરી છે અને તે પ્રિકન્ડિશન છે પછી હું સ્ટેક ટોપ ને પોપ કરું છું યાદ રાખો સ્ટેક ટોપ ખરેખર આપણી સૂચિના નીચલા છેડે છે મેં પોપ કર્યું છે Clear એ આ વિશ્વમાં ટ્રુ નથી મારે એક એક્શન દાખલ કરવી આવશ્યક છે જે B થી કંઇક અનસ્ટેક કરે છે પરંતુ આપણે માનીશું કે આપણે શોધી કાઢ્યું છે કે તે UnstackAB છે અને તે માટેની પ્રિકન્ડિશન્સ onAB ArmEmpty અને Clear છે હવે Clear ટ્રુ છે હું તેને સ્ટેક થી પોપ કરી શકું છું onAB પણ ટ્રુ છે હું તેને પણ સ્ટેકમાંથી પોપ કરી શકું છું પરંતુ અહીં ArmEmpty ટ્રુ નથી હું અહીંથી આગળ વધું છું અત્યારે રોબોટ આર્મ પાસે C છે મારે રોબોટ આર્મ ને ખાલી કરવા માટે ArmEmpty એક્શન જોઇએ હું એક્શન દાખલ કરું છું PutDown અને તેના માટે પ્રિકન્ડિશન Holding છે તમે આ પોપ કરો અને તમે તેને પોપ કરો અને PutDown તે બીજી એક્શન બની જશે હવે અહીં સ્થિતિ કંઈક આવી છે મેં બે એક્શન્સ કરી છે મેં કરેલી એક એક્શન એ UnstackCD છે અને તે પછી આ સ્થિતિ હતી પછી C નીચે મૂક્યો છે પછી આ સ્થિતિ છે તે બીજી એક્શન છે પછી આ કન્જેક્ટ આવે છે onAB અહીં ટ્રુ છે ArmEmpty અહીં ટ્રુ છે Clear પણ અહીં ટ્રુ છે હું આને દૂર કરી શકું છું અને તે પછી હું આ પોપ કરી શકું છું આ ત્રીજી એક્શન બને છે હવે વિશ્વ કંઈક આવું લાગે છે તમે A ને હોલ્ડ કરી રહ્યા છો બાકીનું બધું ટેબલ પર છે ચાલો હું આ બધા સ્ટેટ ને લેબલ કરું આ પ્રથમ એક્શન પછીનું સ્ટેટ છે એક્શન બે પછી આ સ્ટેટ છે આ એક્શન ત્રણ પછીનું સ્ટેટ છે UnstackAB તે પછી સ્ટેક ટોચ પરની આગામી વસ્તુ OnTable છે હું તે પોપ કરું છું અને હું જોઉં છું કે આ સ્ટેટમાં તે ટ્રુ છે પરંતુ અહીં ArmEmpty ટ્રુ નથી મારે ArmEmpty ટ્રુ કરવું પડશે ચાલો હું અહીંથી શરૂ કરું અત્યારે આર્મ પાસે A છે જે નીચે મૂકવાની જરૂર છે હું અહીં થી ArmEmpty ને હટાવી દઈશ તેમજ હું અહીં PutDown નો ઉપયોગ કરીશ ફરીથી અહીં એક પસંદગી છે કે A ને કાં તો હું નીચે મૂકું છું અથવા હું તેને B પર મૂકું છું અથવા તેને C પર મૂકું છું અથવા તેને D પર મૂકું છું તમે અહીં થોડુંક વધુ સુસંગત તર્ક કરી શકો છો પરંતુ અહીં આપણને ખબર છે કે PutDown જ સૌથી સારો વિકલ્પ છે PutDown માટે Holding ટ્રુ હોવું આવશ્યક છે અત્યારે Holding ટ્રુ છે તેથી તમે અહીં થી તેને હટાવી શકો અને આ ચોથી એક્શન બની જશે ચોથી એક્શન પછી બધું ટેબલ પર છે અને ArmEmpty છે હવે આપણે સ્ટેક તરફ પાછા જઈશું મને આ સંયોજન અહીં મળે છે ArmEmpty છે OnTable અને Clear બધું ટ્રુ છે હું તેને પોપ કરું છું પછી આ મારી પાંચમી એક્શન બની જાય છે PickUp પાંચમી એક્શનના અંતે રોબોટ આર્મ પાસે B છે અને A C D ટેબલ પર છે આ મારા સ્ટેકથી દૂર થઈ ગયું છે અને અહીં થી આપણે શરુ કર્યું હતું હવે તમે જોઈ શકો છો કે પાંચમી સ્થિતિમાં Holding અને Clear બંને ટ્રુ છે આ અહીં થી નીકળી જાય છે હવે આપણી પાસે છઠ્ઠી એક્શન છે જયારે પણ સ્ટેક માં થી કોઈ એક્શન બહાર આવે ત્યારે આપણે જાણીએ છીએ કે તે તરત જ લાગુ થશે કારણ કે આપણે તેમની પ્રિકન્ડિશન્સ ને હમણાં જ પોપ કરી છે એટલે પ્રિકન્ડિશન્સ ટ્રુ જ હશે આ છઠ્ઠી એક્શન છે StackBD તો આ રીતે દેખાય છે અને ArmEmpty છે હવે અવલોકન કરો કે આપણે બે સબ ગોલ્સ સાથે પ્રારંભ કર્યો onBD અને onAB આપણે પ્રથમ onAB સાથે જવાનું નક્કી કર્યું આ કિસ્સામાં આ સ્ટેટમાં તે પહેલેથી જ ટ્રુ હતું આપણે કંઇ કરવાનું રહેશે નહીં પરંતુ તમે જોઈ શકો છો કે તે યોગ્ય પસંદગી નહોતી જો આપણે ગોલ સ્ટેટ પર નજર કરીએ એટલે કે A B પર હોવું જોઈએ અને B D પર હોવું જોઈએ ગોલ પ્રાપ્ત કરવાનો રસ્તો એ છે કે પહેલા onBD પ્રાપ્ત કરો અને પછી B પર A મૂકો આપણે વિપરીત દિશા પસંદ કરી અને આપણે 6 સ્ટેપ્સ ના એક પ્લાન સુધી પહોંચ્યા જે કહે છે કે તમે D થી C અનસ્ટેક કરો આ સ્ટેટ છે પછી તમે C નીચે મૂકો પછી તમે B થી A અનસ્ટેક કરો પછી A ને નીચે મૂકો પછી તમે B ઉપાડો અને તેને D પર સ્ટેક કરો અહીં એવું લાગે છે કે આપણે આ બંને ગોલ્સ પ્રાપ્ત કર્યા છે પરંતુ જો તમે આ સ્ટેટ તરફ નજર નાખો જ્યારે આપણે બીજો ગોલ onBD પ્રાપ્ત કર્યો જે આપણે આ બધું કરી રહ્યા હતા તેના પરિણામે onBD અહીં ટ્રુ છે પરંતુ આપણો પહેલો ગોલ અહીં ટ્રુ નથી રહ્યો મારો પ્રથમ ગોલ એ હતો કે A B પર હોવું જોઈએ આપણે onAB ટ્રુ હોવા સાથે શરૂઆત કરી પરંતુ જયારે આપણે onBD સમાપ્ત કર્યું હવે A ટેબલ પર છે તમે જોઈ શકો છો કે આ જ કારણ છે આપણે બંને ગોલ્સને જોડ્યા છે આપણે આ સંયોજનને પ્રાપ્ત કરવા માગીએ છીએ પરંતુ આપણે તેને વ્યક્તિગત રૂપે પ્રાપ્ત કરીશું આપણે સબ ગોલ્સને ક્રમિક બનાવીશું આપણે આ કર્યું પછી આપણે આ કર્યું તે પછી આપણે જોયું કે આ અનુક્રમમાં આપણે કેટલાક ગોલ્સને પૂર્વવત્ નથી રાખ્યા જ્યારે મેં આ પોપ કર્યું ત્યારે આ ટ્રુ નથી હું ફરીથી બંને ગોલ્સને સ્ટેકમાં દાખલ કરીશ જો આપણે અહીં તે જ ક્રમમાં શામેલ કરીએ onBD પછી onAB જેનો અર્થ છે કે હું પ્રથમ onAB કરી રહ્યો છું અને પછી હું onBD કરી રહ્યો છું જેમ કે મેં પેહલા કર્યું હતું પરંતુ હવે અહીં સ્ટાર્ટ સ્ટેટ બદલાઈ ગયું છે તે સ્ટાર્ટ સ્ટેટ છે હું સ્ટેકમાં જઈશ નહીં કારણ કે આપણી પાસે બોર્ડ પર જગ્યા બાકી નથી પરંતુ તમે કલ્પના કરી શકો છો કે onAB પ્રાપ્ત કરવા માટે આપણે B પર A ને સ્ટેક કરીશું StackAB B પર A ને સ્ટેક કરવા માટે Holding ટ્રુ હોવું આવશ્યક છે Holding માટે Pickup આવશ્યક છે તેથી તમે A ને ઉઠાવી ને B પર સ્ટેક કરો આ બે એક્શન્સ સમાપ્ત કરતા જ તમે onAB પ્રાપ્ત કરશો એકવાર તમે onAB પ્રાપ્ત કરી લો પછી તમે onBD પર પાછા જશો પરંતુ આ સ્ટેટમાં onBD પહેલેથી જ ટ્રુ છે તમે જે કરી રહ્યાં છો તે સાતમા અને આઠમા સ્ટેપ માં છે તમે અહીંથી A ને ઉઠાવી ને B પર સ્ટેક કરી રહ્યાં છો આ એક અંતિમ સ્ટેટ છે A B પર છે અને B D પર છે બંને સબ ગોલ્સ ટ્રુ છે અને તે પછી હું ગોલને પોપ કરવામાં સક્ષમ છું અને તે સમાપ્તિ માપદંડ છે જો હું ગોલને પોપ કરી શકું છું અને સ્ટેક થઈ જાય છે તેનો અર્થ છે કે મને મારી સમસ્યાનું સમાધાન મળી ગયું છે ગોલ સ્ટેક પ્લાનિંગ શું કરે છે તેના પર ભાર મૂકવા માટે તે બેકવર્ડ રીતે પ્લાન્સ તથા એક્શન્સ ને ધ્યાનમાં લે છે તમે જે ગોલ્સ પ્રાપ્ત કરવા માંગો છો એક ખાલી સ્ટેકથી શરૂ કરીને તે સ્ટેક ના ટોપ પર પુશ કરે છે તે હંમેશાં સ્ટેક ના ટોપ પર ના ગોલ્સને જુએ છે જેનો અર્થ થાય છે તે બેકવર્ડ રિઝનિંગ કરે છે પરંતુ જ્યારે કોઈ પ્લાન બનાવવાની વાત આવે છે ત્યારે તે પ્રથમ એક્શન પસંદ કરવાથી પ્રારંભ થાય છે જો તમે આ પ્લાન જુઓ તો આ પહેલી એક્શન છે પણ જ્યારે તમે પ્લાનનો અમલ કરવા માંગતા હો ત્યારે તમારે પહેલા D માંથી C અનસ્ટેક કરવું પડશે તેને ટેબલ પર નીચે મૂકો તે આ પ્લાનનું નિર્માણ ફોરવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનર ની જેમ કરી રહ્યું છે તે બેકવર્ડ સ્ટેટ સ્પેસ પ્લાનર ની જેમ પ્લાનની શોધ માં છે તે બંને વસ્તુનો લાભ લઈ રહ્યું છે તે કોઈ પ્લાન શોધીને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા તે ખાતરી કરે છે કે જ્યારે તે એક્શન્સનો ક્રમ બનાવે છે ત્યારે તે એક માન્ય પ્લાન છે આ પ્રોસેસમાં તે ગોલ્સને ક્રમિક બનાવવાનું સમાપ્ત કરે છે પરંતુ આપણે વધારાની ખાતરી કરવી પડશે કે આપણે ગોલને વિક્ષેપિત ન કરીએ આપણે આ આખી વસ્તુ ઉમેરીએ છીએ અથવા ફરીથી આ વધારાની વસ્તુ કરી રહ્યા છીએ હવે હું તમને એક નાનકડો અભ્યાસ આપીશ અહીં એક્શન્સ છે onAB અને onBD જો મેં તેમને વિરુદ્ધ ક્રમમાં ધ્યાનમાં લીધા હોત એટલે કે પ્રથમ onBD અને પછી onAB હું સ્ટેકમાં આગળ વધું છું પ્રથમ મેં onBD કર્યું હોત જે આપણે અહીં જે કર્યું તે બધું જ સમાન છે અને હું તે સ્ટેટમાં સમાપ્ત થઈ શકું છું પછી મેં onAB કર્યું હોત અને તે પછી Pickup કર્યું હોત અને તેને B પર મૂક્યું હોત અહીં કોઈ એક ક્રમ માં હું પસંદગી કરી શકું છું હું અગાઉના ગોલને હલ કરવા માટે કરેલા કાર્યને પૂર્વવત કરતો નથી આ વિશિષ્ટ ક્રમ માં હું કાર્યને પૂર્વવત્ કરું છું અલબત્ત onAB પ્રાપ્ત કરવા માટે મારે કોઈ કાર્ય કરવાની જરૂર નહોતી કારણ કે તે પહેલેથી જ ટ્રુ હતું પરંતુ કલ્પના કરો કે A અહીં ટેબલ પર હતું અને પછી મેં A ને ઉપાડ્યું અને તેને B પર રાખ્યું હવે મારી પાસે જે કાર્ય છે તે પૂર્વવત્ કરી શકાયું હોત કેટલાક કિસ્સાઓમાં ત્યાં એક ક્રમ હોય છે હવે રસપ્રદ વાત એ છે કે તે સસ્મેન નામના વ્યક્તિ દ્વારા બતાવવામાં આવ્યું છે કે હંમેશાં એવું શક્ય હોતું નથી કે આવો ક્રમ મળે હું કયા ક્રમ ની વાત કરું છું હું સબ ગોલને સિરિઅલાઈઝ કરવાના ક્રમ વિશે વાત કરી રહ્યો છું જેથી પહેલા પ્રાપ્ત થયેલા સબ ગોલ્સમાં કોઈ વિક્ષેપ ન આવે આ વિશેષ ઉદાહરણ સસ્મેન એનોમલી Sussmans anomaly તરીકે ઓળખાય છે જો તમે વેબ પર સર્ચ કરો છો તો તમને આ ઉદાહરણ મળશે આ વિશેની રસપ્રદ બાબત કે તે બતાવે છે કે આ પ્રકારનો પ્લાન હંમેશા કામ નહીં કરે કારણ કે આપણે સબ ગોલ્સને સિરીઅલાઈઝ કરી રહ્યા છીએ તેને લિનીઅર પ્લાનિંગ પણ કહેવાય છે હું એક ગોલ પ્રાપ્ત કરીશ પછી હું બીજો ગોલ પ્રાપ્ત કરીશ પછી હું ત્રીજો ગોલ પ્રાપ્ત કરીશ અને આ રીતે હું ગોલને લિનીઅર રીતે હલ કરીશ હું અહીં ગોલ્સને ક્રમ આપું છું સસ્મેન એ જે બતાવ્યું તેમાં ઘણાં ઉદાહરણો છે જ્યાં તમે સબ ગોલ્સને સિરીઅલાઈઝ કરી શકતા નથી એક ઉદાહરણ એકદમ સરળ છે આ એક સ્ટાર્ટ સ્ટેટ છે C A પર છે અને B ટેબલ પર છે ગોલ સ્ટેટ છે A B પર છે અને B C પર છે આ તેનાથી સમાન છે હું અહીં D નો ઉપયોગ કરીશ આ તે ગોલ સ્ટેટ જેવું છે કે જેને આપણે હમણાં જ જોયું છે તેનો અર્થ છે કે આ આખી કવાયત જે આપણે કરી હતી તે આના માટે પણ લાગુ થશે અલબત્ત સ્ટાર્ટ સ્ટેટ અહીં અલગ છે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે હું બે ગોલ્સ વિશે વિચારી શકું છું onAB પ્રાપ્ત કરી શકું છું અને onBD પ્રાપ્ત કરી શકું છું ગોલ સ્ટેક પ્લાનિંગ મને સબ ગોલ્સને સિરીઅલાઈઝ કરવાની ફરજ પાડે છે અને સસ્મેન એ બતાવ્યું કે તમે સબ ગોલને સિરીઅલાઈઝ કરી શકતા નથી ચાલો જોઈએ શું થાય છે ધારો કે તમે પહેલા onAB પ્રાપ્ત કરો છો હું પ્રોસેસ પર જઈ રહ્યો નથી onAB પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું પડશે તમારે D ને A પર થી અનસ્ટેક કરવું પડશે તેને ક્યાંક નીચે મૂકવું પડશે પછી આપણે A ને ઉઠાવી ને B પર સ્ટેક કરીશું આ ચાર એક્શન્સ ની મદદ થી onAB પ્રાપ્ત થશે આ ગોલ સ્ટેક પ્લાનિંગ થી થશે તમારે તેને અભ્યાસ તરીકે લેવું જોઈએ A B પર હશે અને D ટેબલ પર હશે અને ArmEmpty છે તેનો અર્થ એ કે તમે પહેલા onAB પ્રાપ્ત કર્યું છે પછી તમારે onBD પ્રાપ્ત કરવું પડશે હવે જો તમે onBD પ્રાપ્ત કરો છો તો તમે કંઈક સમાન સ્ટેપ્સ જોઈ શકો છો તમે સ્ટેકમાંથી A ને અનસ્ટેક કરો તેને ટેબલ પર નીચે રાખો B ને ઉઠાવો અને તેને D પર સ્ટેક કરો તમને આવું કંઈક મળશે આપણે આ ઉદાહરણમાં શું બતાવ્યું છે એક અભ્યાસ તરીકે તમારે વિગતો ભરવી જોઈએ અને બતાવવું જોઈએ કે ગોલ સ્ટેક પ્લાનિંગ કેવી કેવી રીતે આ બધું કરશે તમે પ્રથમ onAB પ્રાપ્ત કરો પછી તમે onBD પ્રાપ્ત કર્યું જ્યારે તમે onAB પ્રાપ્ત કર્યું ત્યારે આ ટ્રુ છે જ્યારે તમે onBD પ્રાપ્ત કરો છો ત્યારે આ ટ્રુ છે પરંતુ આ એક ગોલ સ્ટેટ નથી જેનો અર્થ એ છે કે ગોલને onAB અને onBD પ્રાપ્ત કરવા માટે આ ક્રમ યોગ્ય નથી અલબત્ત હું વધારે કામ કરી શકું છું A ને ઉઠાવી ને તેને D પર મૂકી શકું છું પરંતુ તે યોગ્ય ક્રમ નથી સસ્મેન બતાવે છે કે કોઈ ક્રમ યોગ્ય નથી તો ચાલો આપણે બીજા ક્રમ થી પ્રયાસ કરીએ તમે પ્રથમ onBD પ્રાપ્ત કરી શકો છો જે ખૂબ સરળ છે તમે B ને ઉપાડો અને D પર સ્ટેક કરો તમે onBD પ્રાપ્ત કર્યું છે પછી તમે onAB પ્રાપ્ત કરો શું થયું તમારે B અનસ્ટેક કરવું પડશે તેને નીચે મૂકવું પડશે તમારે D પણ અનસ્ટેક કરવું પડશે તેને નીચે મૂકવું પડશે પછી A ને ઉઠાવો તેને B પર મૂકો તમે A B D મળશે અહીં અન્ય ક્રમ થી પણ કાર્ય થતું નથી આ બંને માંથી કોઈપણ પાથ ગોલ તરફ દોરી જતો નથી અલબત્ત તમે વધારાના કામ કરી શકો છો તે જુદી બાબત છે પરંતુ આપણે આ બે ગોલ્સને વ્યક્તિગત રૂપે લઈ શકીએ નહીં હવે હું આ ગોલનો ક્રમ બદલીશ જો મેં પહેલા onBD અને પછી onAB કર્યું હોય તો પછી મેં આ કાર્યને યોગ્ય ક્રમમાં પૂર્ણ કર્યું હોત સસ્મેન એ પણ કહ્યું કે આ સિરીઅલાઈઝ થાય તેવા સબ ગોલ્સ નથી ઘણી સમસ્યાઓમાં ગોલ્સને સિરીઅલાઈઝ કરવામાં આવતા નથી તેથી આ પ્રકારના પ્લાન જેને આપણે લિનીઅર પ્લાનિંગ તરીકે ઓળખીએ છે તેની સાથે આ સમસ્યા છે કારણ કે આપણે ગોલ્સને સિરીઅલાઈઝ કરી રહ્યા છીએ અને કહી રહ્યા છીએ કે હું આ પહેલા કરીશ અને હું આ તેના પછી કરીશ અલબત્ત આ એવી વસ્તુ છે જેનું અગાઉ આપણે અન્ય પરિસ્થિતિઓમાં અવલોકન કર્યું છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે રુબીક્સ ક્યુબ ને હલ કરવાની વાત કરીશું તો પછી જો તમે કહો કે હું પહેલા ટોચની સપાટી કરીશ અને પછી મધ્યમ સ્તર અને પછી નીચલી સપાટી પછી જ્યારે તમે ટોચની સપાટીને સમાપ્ત કરી લો અને જ્યારે તમે મધ્યમ સ્તર કરી રહ્યા છો તો ઉપર નું સ્તર પણ ફેરવાઈ જાય છે અલબત્ત જેઓ તેનો ઉપાય જાણતા હોય છે તેઓ જાણે છે કે તેને કેવી રીતે પાછું મેળવવું પરંતુ તે એક વધારાનું કાર્ય કરવા જેવું છે રુબીક્સ ક્યુબ એ ગોલનું એક લાક્ષણિક ઉદાહરણ છે જે મૂળભૂત છે સિરીઝેબલ નથી આ સમસ્યાની જેમ જેનો અર્થ એ છે કે ત્યાં કોઈ રસ્તો નથી કે તમે પહેલો ગોલ પ્રાપ્ત કરી લો તો જરૂરી નથી કે તમારે તે પાછું પ્રાપ્ત નહીં કરવું પડે આવી સમસ્યાઓને નોન સિરીઅલાઈઝેબલ સબ ગોલ કહેવામાં આવે છે આગલા વર્ગમાં આપણે એક અભિગમ પર ધ્યાન આપીશું જેને કેટલાક લોકો નોન લિનીઅર પ્લાનિંગ કહે છે જે આપણને આ પ્રકારની સમસ્યાનું શ્રેષ્ઠ રીતે સમાધાન કરવાની શક્યતા આપે છે તેનો અર્થ શું છે જો તમે ફક્ત સસ્મેન એનોમલી Sussmans anomaly ની સમસ્યા વિશે વિચારો છો તો તેને હલ કરવાની શ્રેષ્ઠ રીત નીચે મુજબ છે તમે D ને અનસ્ટેક કરી તેને ટેબલ પર મૂકો તે બે એક્શન્સ છે પછી તમે B ને ઉપાડો તેને D પર સ્ટેક કરો તે બે વધુ એક્શન્સ છે પછી તમે A ને ઉઠાવો તેને B પર સ્ટેક કરો તો કુલ છ એક્શન્સ છે પરંતુ આમાંથી કોઈપણ પાથ છ એક્શન્સ સાથે કોઈ પ્લાન આપશે નહીં અલબત્ત તેઓ પણ છેવટે ગોલ પ્રાપ્ત કરશે પરંતુ આ માટે અહીં વધુ બે એક્શન્સ કરવી પડશે અને આ માટે અહીં ઓછામાં ઓછી ચાર વધુ એક્શન્સ કરવી પડશે અહીં હું શ્રેષ્ઠ પ્લાન શોધી શકતો નથી આગલા વર્ગમાં આપણે એક અભિગમ પર ધ્યાન આપીશું જ્યાં ઓપ્ટિમલ પ્લાન ની સંભાવના છે તમે તે જોઈ શકો છો શ્રેષ્ઠ પ્લાન શોધવા માટે તમારી પાસે ગોલ વચ્ચે ફેરબદલ થાય છે જેમ કે જ્યારે તમે A B ની ટોચ પર D મૂકીને પ્રારંભ કરો છો ઉદાહરણ તરીકે જ્યારે તમે આ કરવાનું શરૂ કરો તમે શું કરો છો તમે D અનસ્ટેક કરો અને તેને ટેબલ પર મૂકો અને તમે onAB ને પ્રાપ્ત કરવા માંગો છો તે પછી તમે ખ્યાલ રાખો કે જો તમે A ને B પર સ્ટેક કરો છો તો તમે B ને પર D સ્ટેક કરી શકશો નહીં તમે onAB પ્રાપ્ત કરવાના ગોલને છોડી દીધું છે અને onBD પ્રાપ્ત કરવાના અન્ય ગોલ તરફ વળ્યા છો આ કિસ્સામાં અલબત્ત તમને શ્રેષ્ઠ પ્લાન મળશે પરંતુ ગોલ સ્ટેક પ્લાનિંગ માં કારણ કે તે સબ ગોલ્સને સિરીઅલાઈઝ કરે છે તે પ્રથમ ગોલને સંપૂર્ણપણે હલ કરશે અને પછી બીજા ગોલ તરફ જશે તે ઓપ્ટિમલ પ્લાન બનાવવા માટે સમર્થ નથી આપણે અહીં રોકાઈશું અને પછીના વર્ગમાં આપણે નોન લિનીઅર પ્લાનિંગ વિશે જોઈશું